કરંટ ડેન્સિટીના સંદર્ભમાં વેક્ટર પોટેન્શિયલ માટેનું સમીકરણ આપણે વેક્ટર ફિલ્ડ A ની ચર્ચા કરી રહ્યા હતા જે મેગ્નેટીક ફિલ્ડ B સાથે સમીકરણ A થી સંબંધિત છે આપણે આ વ્યાખ્યાનમાં વેક્ટર ફિલ્ડ A માટેનું સમીકરણ સીધા કરંટ ડેન્સિટી J ના સંદર્ભમાં ડેવલપ કરવા માંગીએ છીએ આ ના સંદર્ભમાં ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ V માટે પોઇસનના સમીકરણ Poisson's equation જેવું જ કંઈક છે અને પછી જો હું સરળતાથી સીધા A ની ગણતરી કરી શકું તો પછી તેનું કર્લ લઇ હું B ની ગણતરી કરી શકું છું આપેલ કરંટ ડિસ્ટ્રીબ્યુશન્સ માટે આ B ની ગણતરી કરવાની એક સારી રીત હશે તો આ આપણી પ્રેરણા છે આ સમીકરણને ડેવલપ કરવા માટે આપણે સમીકરણ AB થી શરૂઆત કરીએ અને ફરીથી બંને બાજુ કર્લ લઈએ તો B થશે આને હું કરંટ ડેન્સિટીની દ્રષ્ટિએ જાણું છું આ 0 J ના બરાબર છે અને ડાબી બાજુ વેક્ટર આઇડેન્ટિટી પરથી આ A 2A થશે વેક્ટર A નું લlપ્લાસિયન લેવાનો અર્થ એ છે કે તમે A ના દરેક કોમ્પોનેન્ટનું લlપ્લાસિયન લઈ રહ્યા છો અને આ 0 J ની બરાબર છે હવે મારા અગાઉના વ્યાખ્યાન યાદ કરો કે તેમાં A પસંદ કરવાની સ્વતંત્રતા છે આપણે તેમાં ગ્રેડિયન્ટ ઉમેરી શકીએ અને તેથી હું A ની પસંદગી એ રીતે કરી શકું છું કે A0 હોય જો હું આમ કરું તો મને સમીકરણ 2A 0 J મળશે આ વેક્ટર ફિલ્ડ માટે પોઈસનનું સમીકરણ છે ચાલો આપણે તેનો અર્થ શું તે સમજીએ AB B0 J Freedom in choosing A A0 2A 0 J આપણી પાસેનું સમીકરણ 2A 0 J છે આ A0 કન્ડિશન ને ધ્યાનમાં રાખીને છે નોંધો કે આ સ્ટેડી સ્ટેટ કરંટ માટે છે તેનો અર્થ એ છે કે દરેક કોમ્પોનેન્ટ 2Ax 0 Jx 2Ay 0 Jy અને અંતે 2Az 0 Jz છે 2Ax 0 Jx 2Ay 0 Jy 2Az 0 Jz આ બધાં સમીકરણો આ પોઈસનનાં સમીકરણ 2φ r0 ની સમાન છે આપણે 10ને 0 દ્વારા રિપ્લેસ કરાયું છે અને ને Jx દ્વારા રિપ્લેસ કરાયું છે ને Ax Ayઅને Az કોમ્પોનેન્ટ દ્વારા રિપ્લેસ કરાયું છે તેથી સમીકરણનો ઉકેલ પોઇસનના સમીકરણના ઉકેલની સમાન છે તેથી શૂન્યાવકાશમાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ માટેના ઉકેલને પહેલાથી જ જાણીએ છીએ અહીં મારે Vr નો ઉપયોગ કરવાનો હતો તેથી શૂન્યાવકાશમાં Axr04πJ xr|r r|dV હશે એ જ રીતે Ayr04πJ yr|r r|dV હશે અને એ જ રીતે Azr04πJ zr|r r|dV હશે Axr04πJ xr|r r|dV Ayr04πJ yr|r r|dV Azr04πJ zr|r r|dV તેને એક સાથે આ રીતે લખી શકાશે Ar04πJyr|r r|dV આ વેક્ટર પોટેન્શિયલ માટેનું સમીકરણ છે જે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ માટેના સમીકરણથી ખૂબ સમાન છે પણ અહીં મારી પાસે ત્રણ કોમ્પોનેન્ટસ છે કારણકે આ વેક્ટર પોટેન્શિયલ છે મને જો કરંટ ડેન્સિટી મળે હું આ વેક્ટર પોટેન્શિયલથી ગણતરી કરી શકું છું અને તેનું કર્લ લેવાથી હું મેગ્નેટીક ફિલ્ડ મેળવી શકું છું ચાલો હવે આપણે થોડા ઉદાહરણો હલ કરીએ ઉદાહરણ 1 જોઈએ હું Z અક્ષ પરના વાયરમાં કરંટ I લઈશ આ એક જાણીતું ઉદાહરણ છે આપણે અત્યાર સુધી આને સોલ્વ કરી રહ્યા હતા અને હું વેક્ટર પોટેન્શિયલની સીધી ગણતરી કરવા માંગુ છું ચાલો આના માટે કરંટ ડેન્સિટી લખીએ તમે જોઈ શકો છો કે કરંટ S0 પર જઇ રહ્યો છે અને હું વ્યાખ્યા દ્વારા જાણું છું કે કરંટ ડેન્સિટી J dSI હોવી જોઈએ કરંટ ડેન્સિટી Z દિશામાં છે તેનું મેગ્નિયુડ I છે S0 પર ડેન્સિટી અનંત બને છે અને તેને નોર્મલાઇઝ કરવા માટે હું તેને 2πs દ્વારા વિભાજીત કરીશ અને આ રીતે મને કરંટ ડેન્સિટીનું સમીકરણ મળશે JsI δ2πs z ચાલો આપણે તપાસીએ કે તે સાચું છે કે નહિ જો હું આ એરિયાને વાયરની એક્રોસમાં લઉં તો J

z મળે છે અહીં 2πs કેન્સલ થશે અને s પરનું ઈન્ટીગ્રલ મને 1 આપે છે અને તેથી આ I ની બરાબર છે તેથી મને સાચી કરંટ ડેન્સિટી મળી છે ચાલો હવે વેક્ટર પોટેન્શિયલની ગણતરી કરવા માટે આનો સીધો ઉપયોગ કરીએ

zI તો વેક્ટર પોટેન્શિયલ A r 04πJ r|r r|dV છે યાદ રાખો કે આ એક કરંટનું વહન કરતો વાયર છે જે થી તરફ જાય છે અને આ I2πss z 2πsdsdz ના બરાબર છે કારણકે આ કોઈ પણ Z પર અનંત વાયર છે A માટેનો જવાબ સમાન હશે તેથી હું તેની Z0 માટે પણ ગણતરી કરીશ તેથી આ s s2z2 ના બરાબર થશે હવે કારણકે s શૂન્ય થાય છે અહીં આ 2πs અને 2πs કેન્સલ થાય છે આ s સાથે ds મને s0 આપે છે તેથી 0I4πz ∞dzs2z2 થશે 2πsdsdzs s2z20I4πz ∞dzs2z2 ચાલો આપણે આ ઇન્ટીગ્રલ કરીએ હું આ ઇન્ટીગ્રલ zs tan લઈને કરું છું અને આ મને 0I4π z 22s sec2s secθdθ આપે છે આ s કેન્સલ થશે અને તમે જોઈ શકો છો કે આ secθ dθ નું ઇન્ટીગ્રલ મને ln tansec આપે છે અને તેથી આ કેસ શક્ય નથી તેથી મારે ખરેખર આ ગણતરી -L થી L લંબાઈના વાયરને લઈ કરવી પડશે અને પછી L થી ની લિમીટ મને s ડિપેન્ડેન્સ આપશે તો ચાલો આપણે તે યોગ્ય રીતે કરીએ તેથી હું આને Asz0 લખુ છું કારણકે હવે હું -L થી L લંબાઈનો લાંબો વાયર લઈ રહ્યો છું અને હું z0 પર A ની ગણતરી કરી રહ્યો છું તો આ 0I4π LLdzs2z2 z ના બરાબર થશે જેને હું 0I4π20Ldzs2z2 z ના બરાબર લખી શકું છું તો અહીં ફરી zs tan લેતા મને 0I2π z 0tan 1s sec2s secθdθ મળે છે તો ચાલો આપણે ફરીથી કેટલીક ટર્મ કેન્સલ કરીએ અહીં s અને secθ કેન્સલ થશે અને તેથી મારો જવાબ 0I2π z ln |sec θtan |0tan 1 આવશે જેને હું સરળ બનાવી શકું છું 0 પર tan 0 અને sec θ1 છે તેથી આ 0 થશે Asz00I4π LLdzs2z2z0I4π20Ldzs2z2 z 0I2π z 0tan 1s sec2s secθdθ0I2π z ln |sec θtan |0tan 1 અને તેથી આ A sz00I2π z ln |Ls1L2s2 થશે હવે L માટે આને હું 0I2π z ln |LsLs લખી શકું છું કારણકે હું આ 1 ને અવગણી શકું છું તેથી હું આને ભૂંસી નાખુ છું અને હું આને 0I2π z ln |2Ls લખીશ જે 0I2π z ln 2L 0I2πln s z ના બરાબર છે હવે L→∞ હોવાથી હું આ ભાગને અવગણી શકું છું તેથી s ડિપેન્ડેન્સ A 0I2πln s z મળશે આ જવાબ આપણે અગાઉ પણ મેળવ્યો હતો A sz00I2π z ln |Ls1L2s2 L→∞ Asz0 0I2πz ln 2Ls0I2π ln 2L z 0I2π ln s z 0I2πln s z ચાલો આપણે વધુ એક ઉદાહરણ કરીએ અને તે કરંટની શીટનું હશે જેના માટે આપણે પહેલાથી જ મેગ્નેટીક ફિલ્ડની ગણતરી કરી છે અને આપણે A ની પણ ગણતરી કરી છે પરંતુ હવે આપણે તેની સીઘી ગણતરી કરવા માંગીએ છીએ આ X દિશા છે આ Y દિશા છે અને યાદ કરવા માટે તમે અગાઉના વ્યાખ્યાન જોઈ શકો છો આ Z દિશા છે અને આ સરફેસ કરંટ K નું વહન કરે છે જે Y દિશામાં છે તેથી સરફેસ કરંટ KK y છે તેથી કરંટ ડેન્સિટી J K δz y તરીકે લખી શકાય છે અહીં તે જે એરિયામાં જઈ રહ્યો છે તે YZ પ્લેન છે અને Z પ્લેનમાં તે z0 જેટલું મર્યાદિત છે આપણે આ કેવી રીતે તપાસીએ ચાલો આપણે એક ક્રોસ સેક્શન લઈએ જયાં કરંટ પસાર થઇ રહ્યો છે તેથી આ ક્રોસ સેક્શનમાં J

y થશે જયાં l એ લંબાઈ છે તેથી K l ના બરાબર થશે જે l લંબાઈની શીટમાંથી પસાર થતો કરંટ છે yK l તેથી આપણું J સાચું છે તેથી કોઈ પણ પોઇન્ટ r પર વેક્ટર પોટેન્શિયલ A04πJ r|r r|dV થશે જે 04πKδz y|r r|dV ના બરાબર છે A04πJ r|r r|dV04πKδz y|r r|dV હવે આ એક પ્લેન શીટ છે તેથી જવાબ ખરેખર હું કયા X અને કયા Y પર ગણતરી કરી રહ્યો છું તેના પર નિર્ભર ન હોવો જોઈએ કારણકે તે અચળ છે તેનાથી કોઈ ફર્ક પડતો નથી કારણકે XY પ્લેનમાં આ ઇન્ફાઇનાઇટ એક્સ્ટેન્ટ છે તેથી હું x0 પર જે અન્ય x થી સમાન છે જેથી આ સરળ બનશે Ax0y0z04πyKδzx2y2z z2dxdydz થશે આ સમીકરણ છે ચાલો આ ફરીથી લખીએ Ax0y0z04πyKδzx2y2z z2dxdydz તેથી હું ચાર્જની શીટને કારણે આ ગણતરી કરી રહ્યો છું જે સરફેસ કરંટને Y દિશા તરફ આગળ ધપાવી રહ્યું છે આપણે A00z04πK δz y dxdydzx2y2z z2 ની ગણતરી કરી છે હવે δz ના કારણે z0 છે અને તેથી આ 0K4πy dxdyx2y2z2 ના બરાબર થાય છે હું આ ઈન્ટીગ્રલને એરિયા ઈન્ટીગ્રલ દ્વારા ખૂબ જ સરળ બનાવી શકું છું તેથી હું આ એરિયા ઈન્ટીગ્રલને સિલિન્ડ્રીકલ કોર્ડીનેટસ અથવા પ્લેનર પોલાર કોર્ડીનેટસ ના સંદર્ભમાં કન્વર્ટ કરી શકું છું જેના દ્વારા હું dxdy2πsds લઇ શકું છું અને x2y2s2 લઇ શકું છું તેથી આ dxdy લેવાને બદલે અહીં હું આને અલગ રંગથી બનાવું છું આની જેમ આ એક ઈન્ટીગ્રલ છે જે સપ્રમાણમાં છે અહીં હું ખરેખર આ એરિયાને લઈ રહ્યો છું અને તેના પર ઈન્ટીગ્રેટ કરી રહ્યો છું જ્યાં સુધી હું આખા એરિયાને આવરી લઉં છું ત્યાં સુધી આ સમાન જ છે અને તેથી હું આ સમીકરણને 0K y4π 02πs dss2z2 ના બરાબર લખી શકું છું અહીં આ 2π કેન્સલ થશે અને મને 2 મળે છે અને તેથી સમીકરણ 0Ky20sdss2z2 બને છે અને આની ગણતરી કરવાનું ખૂબ જ સરળ છે ચાલો આપણે તે કરીએ તેથી તમારી પાસે કોઈ પણ પોઇન્ટ પર A છે પરંતુ તે ફક્ત z પર આધાર રાખે છે x અને y થી કોઈ ફર્ક પડતો નથી તે 0Ky20sdsz2s2 ના બરાબર છે ચાલો આપણે z2s2Y2 લઇએ જેથી YdYsds થશે તેથી મને 0K2y |z|Y dYY મળે છે આ Y કેન્સલ થશે અને મને 0K2y Y||z| મળશે ફરીથી પર તે એક કોન્સ્ટન્ટ છે જેને હું અવગણીશ અને તેથી A નું z ડિપેન્ડેન્સ Az 0K2z y મળે છે આ એ જ જવાબ છે જે આપણે B માટે મેળવ્યો હતો તેથી તમે જોઈ શકો છો કે મેં તમને બે ઉદાહરણો આપ્યા જ્યાં આપણે કરંટ ડિસ્ટ્રીબ્યુશનમાંથી સીધા જ A ની ગણતરી કરી શકીએ છીએ અને હવે હું તેનું કર્લ લઇ અને B માટે મારો જવાબ મેળવી શકું છું Az0Ky20sdsz2s2 z2s2Y2 YdYsds Az0K2y |z|Y dYY0K2y Y||z| 0K2z y